તેથી આપણે હવે બીજું ઉદાહરણ જોઇશું જે તમારું ઉદાહરણ 7 છે તેથી તે આપવામાં આવ્યું છે કે ઓવરહેડ લાઇન એ કેબલ સાથે શ્રેણીમાં જોડાયેલ છે ઓવરહેડ લાઇન એ 2 mHkm નો ઇન્ડક્ટન્સ અને 0 01 𝜇Fkm નો કેપેસિટીન્સ ધરાવે છે 25 mHkm નો ઇન્ડક્ટન્સ છે અને 0 102 𝜇Fkm નો કેપેસિટીન્સ છે હવે જો 100 kVનું મહત્તમ મૂલ્ય ધરાવતો કોઈ સર્જ ઓવરહેડ લાઇન સાથે તેના જંકશન તરફ કેબલ સાથે પ્રવાસ કરે છે તો ગણતરી કરો લાઇન અને કેબલનો સર્જ ઇમપેડન્સ ફક્ત થોડી રાહ જુઓ પછી તમારો લાઇન અને કેબલમાં તરંગ પ્રસરણનો વેગ અને જંકશન પર વોલ્ટેજ અને કરંટનાં પ્રતિબિંબિત અને પ્રસારિત તરંગો જો કેબલમાં 100 kV સર્જ ઉત્પન્ન થાય છે તો જંકશન પર વોલ્ટેજ અને કરંટનાં પ્રતિબિંબિત અને પ્રસારિત તરંગોની ગણતરી કરો તેથી સોલ્યુશનઉકેલ આ કેવી રીતે કરશો તો પહેલાં તમારે ઓવરહેડ લાઇનના સર્જ ઇમપેડન્સની ગણતરી કરવી પડશે પહેલા ઓવરહેડ લાઈન કહો કે તે 𝑍1 છે તેથી 𝑍1 બરાબર √𝐿1𝐶1 છે 𝐿1 એ 2 mH આપવામાં આવેલ છે તેથી તે 2×10−3 છે અને 𝐶1 એ 0 01 𝜇F આપવામાં આવેલ છે તેથી તે 0 01×10−6 વર્ગ રુટ છે તેથી વર્ગ અડધો છે જો તમે ગણતરી કરો તો તે 447 Ω હશે એ જ રીતે કેબલનો સર્જ ઇમપેડન્સ 𝑍2 બરાબર છે તેથી તે 49 5 Ω છે તેથી સર્જ ઇમપેડન્સ પ્રથમ તમારે કેબલના સર્જ ઇમપેડન્સની ગણતરી કરવી પડશે તેમજ ઓવરહેડ લાઇનના સર્જ ઇમપેડન્સની આગળ ઓવરહેડ લાઇનમાં તરંગનો વેગ છે તમે જાણો છો કે કહો કે તે આ તમારું 𝛾1 છે આપણે જાણીએ છીએ કે તેથી તે 2 24 × 105 kmsec આવી રહ્યું છે એ જ રીતે કેબલમાં તરંગનો વેગ પણ તે પ્રમાણે આપવામાં આવે છે તે 1 98×105 kmsec આવી રહ્યું છે આ બધું મેળવ્યા પછી હવે પ્રથમ ઓવરહેડ લાઇનમાં ઉદ્ભવતા તરંગો જ્યારે ઓવરહેડ લાઇનમાંથી નીકળતા તરંગો એ કેબલ તરફ મુસાફરી કરે છે ત્યારે આપણી પાસે 𝑍1 બરાબર 447 Ω અને 𝑍2 બરાબર 49 5 Ω છે હવે ઓવરહેડ લાઇનમાં ઇન્સીડંટ વોલ્ટેજ આપવામાં આવેલ છે જે 100 kV આપવામાં આવેલ છે આ ડેટા આપવામાં આવેલ છે કે તે 100 kVની મુસાફરીનું મહત્તમ મૂલ્ય છે તેથી ઓવરહેડ લાઇનનો ઇન્સીડંટ વોલ્ટેજ જે 𝑣𝑓 છે તે 100 kV બરાબર છે હવે તેથી ઇન્સીડંટ કરંટ ઓવરહેડ લાઇનમાં 𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍1 છે આ બધા સંબંધો આપણે જાણીએ છીએ તેથી તે 100 kV છે તેથી તેને વોલ્ટ બનાવો 100×1000 447 કે જે 223 7 Ampere છે હવે પ્રસારિત મૂલ્ય હવે લાઇનથી કેબલ ટ્રાન્સમિશન પરિબળ છે જે વોલ્ટેજ માટે રીફ્રેક્શન ગુણાંક છે આપણે જાણીએ છીએ આ આપણે પહેલાં જોયું હતું તેથી 𝑍1 એ ઓવરહેડ લાઇનનો સર્જ ઇમપેડન્સ છે અને 𝑍2 એ કેબલનો સર્જ ઇમપેડન્સ છે તેથી તે ખરેખર 𝜏𝑉1 છે અહીં પણ 0 એ જ રીતે તેથી કેબલમાં પ્રસારિત વોલ્ટેજ v એ 𝜏𝑉1 𝑣𝑓ની બરાબર છે તેથી આ 𝜏𝑉1 એ 0 1994 છે અને 𝑣𝑓 એ 100 kV બરાબર છે તેથી તે 19 4 kV તેથી કરંટ માટે લાઇનથી કેબલ ટ્રાન્સમિશન પરિબળ 𝜏𝑖1 આપણે તેને બનાવી રહ્યા છીએ તે કરંટ માટે લાઇનથી કેબલ ટ્રાન્સમિશન પરિબળ છે તે ફક્ત 𝜏𝑖1 હશે ખરેખર પહેલાં આપણે જોયું છે કે 𝜏 તમારા પ્રતિબિંબ પરિબળ માટેનો વોલ્ટેજ માટેનો પ્રતિબિંબ રિફ્રેક્શન ગુણાંક અને કરંટ માટે તે 2 છે મૂળભૂત રીતે 𝜏𝑉1 વત્તા 𝜏𝑖1 એ 2 ની બરાબર છે તેથી જો તમે આ બે ઉમેરો 1 8006 અને 0 1994 તો તે 2 થઈ જશે તેથી એકવાર તમે આની ગણતરી કરો ત્યારે આ 1 ની ગણતરી કરવાની જરૂર નથી સીધુ તમે શોધી શકો છો કે 𝜏𝑖1 બરાબર 2 − 𝜏𝑉1 છે જે તમને સમાન મૂલ્ય આપશે પરંતુ તમારી સમજણ માટે મેં તેને ફક્ત 𝜏𝑖1 બરાબર 2𝑍1𝑍1 𝑍2 કરી દીધું છે તેથી તે 1 8006 છે પરંતુ અગાઉ આપણે 𝜏𝑉1 વત્તા 𝜏𝑖1 સાબિત કર્યું છે જે તે ખરેખર 2 છે તેથી તે બાદબાકી મેળવવા માટે 1 બીજા 1 ને શોધો તેથી તે 1 8006 છે તેથી કેબલમાં પ્રસારિત કરંટ i બરાબર છે તેથી તે ખરેખર 402 8 એમ્પીયર છે તેથી વૈકલ્પિક રીતે તમે જે કરી શકો છો તે ધ્યાન આપો બીજી રીતે તપાસવાનું તમે કરી શકો છો તે i એ 𝑣𝑍2 ની બરાબર છે 𝑍2 કેબલનો સર્જ ઇમપેડન્સ છે અને રીફ્રેકટેડ વોલ્ટેજ છે જે ખરેખર આપણે 19 94 kV મેળવ્યા છે તે આપણને મળ્યું છે તેથી તેને 49 5 દ્વારા વિભાજિત કરી વોલ્ટમાં બનાવો તમને 402 8 એમ્પીયર સમાન મળશે આ વૈકલ્પિક ગણતરી છે તમે ઇચ્છો તે રીતે તમે કરી શકો છો તેથી વૈકલ્પિક 𝑣𝑍2 પરંતુ v એ તમારો છે કે જેને તમે રીફ્રેકટેડ વોલ્ટેજ કહો છો ટ્રાન્સમિટેડ વોલ્ટેજ બરાબર છે અથવા જેને તમે કહો છો તે રિફ્રેકટેડ વોલ્ટેજ છે જેને તમે 19 4 kV કહો છો તેથી તેનો અર્થ એ છે કે તમને જે મળશે તે જ છે અને તે જ વસ્તુ તમે કાં તો આ રીતે મેળવી શકો છો તમે ગણતરી કરી શકો છો અથવા સીધા તમે આ રીતે ગણતરી કરી શકો છો હવે પ્રતિબિંબિત કિંમતો હવે વોલ્ટેજનો પ્રતિબિંબ પરિબળ આપણે વોલ્ટેજનું સૂત્ર જાણીએ છીએ તે હશે આ આપણે પહેલાં જોયું છે તેથી 𝑍2 બરાબર 49 5 અને 𝑍1 બરાબર 447 છે તેથી તે ખરેખર −0 8006 આવે છે તેથી વોલ્ટેજ ઓવરહેડ લાઇનને પ્રતિબિંબિત કરે છે જે 𝑣𝑏 એ 𝜌𝑉1 𝑣𝑓 ની બરાબર છે તેથી તે −0 8006 × 100 kV છે તેથી −80 06 kV હવે કરંટ માટેનો પ્રતિબિંબ પરિબળ તે ફક્ત તે જ હશે જેને તમે આ 1 ને નકારાત્મક કહો છો એનો અર્થ એ કે તે 0 8006 હશે જે આપણે પહેલાં જોયું છે જો તે આ નકારાત્મક છે તો કરંટ માટે તે સકારાત્મક રહેશે તેથી તે 𝑍1 − 𝑍2𝑍1 𝑍2 હશે ખરેખર તે −𝜌𝑉1 છે તે 0 8006 ની બરાબર છે તેથી એકવાર તમે આ મેળવી લો પછી તે કરંટ પ્રતિબિંબિત થશે ઓવરહેડ લાઇનમાં જે 𝑖𝑏 એ −𝑣𝑏𝑍1 ના બરાબર હશે તેના બરાબર −−80 06447 છે તેથી 179 1 Ampere તેથી હવે અને ડાયાગ્રામ વોલ્ટેજ અને કરંટ વિતરણ તે શરૂઆતમાં ટ્રાવેલીંગ વેવ 100 kV છે પરંતુ વોલ્ટેજ 80 06 એ પાછા પ્રતિબિંબિત કરે છે આ તે જે તમારા −80 06 kV છેવટે આખરે અહીં પરિણમે છે v તે હશે તમારા જેને તમે કહો છો કે આ બાજુની ઓવરહેડ લાઇન છે આ કેબલ છે અને આ જંકશન છે તેથી મેં તેને આના જેવું બનાવ્યું છે તેથી આ તમારા 19 94 kV છે એ જ રીતે કરંટ માટે તે 223 7 પ્રતિબિંબિત કરંટ જે તમારા આટલા બધા અથવા અહીં તે અહીં છે 179 1 Ampere તેથી તે ખરેખર 223 7 વત્તા આ તમારી ઊંચાઇ તેથી 402 8 Ampere છે તેથી આ તમારો કરંટ તરંગ છે અને આ તમારો વોલ્ટેજ તરંગ છે તેથી વોલ્ટ આ છે જે મેં ખરેખર આકૃતિ 17 તરીકે ચિહ્નિત કર્યા છે તેથી આ તે કરંટ અને વોલ્ટેજ વેવફોર્મ છે તે એક સ્ટેપ ફંકશન છે જે તમે ધ્યાનમાં લીધું છે એકવાર આ ટ્રાંઝિઇન્ટ ઓવરવોલ્ટેજ સમાપ્ત થઈ જાય તે પછી આપણે તમારી તે બાજુ જઇશું જેને તમે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કહો છો તેથી પ્રથમ વસ્તુ એ છે કે બેઝિક ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન લેવલ ટૂંકમાં આપણે BILબીઆઇએલ કહીએ છીએ તેથી ઇન્સ્યુલેશન ક્રેસ્ટમાં દર્શાવવામાં આવેલા તમારા ઇન્સ્યુલેશન લેવલનો સંદર્ભ લો જે પીક વોલ્ટેજ છે સ્ટાંડર્ડ વેવ એ 1 2 × 50 𝜇𝑠 કરતા વધારે ન હોય આ આપણે પહેલા જોયું છે તે ક્રેસ્ટ મૂલ્ય છે અથવા ટોચનું મૂલ્ય 1 2 𝜇𝑠 સુધી પહોંચે છે અને તેમાંથી 50 ટકા એ 50 𝜇𝑠 સુધી પહોંચે છે તેથી આપણે તેને જે કહીશું તે 1 2 × 50 𝜇𝑠 તરંગ છે તેથી તેનો અર્થ એ કે ઇન્સ્યુલેશન લેવલ એ ઇમ્પલ્સ ક્રેસ્ટ પીક અથવા પીક વેલ્યુમાં વ્યક્ત થાય છે જે એ વેવે સ્ટાંડર્ડ વેવ મારો અર્થે કે 1 2 × 50 𝜇𝑠 કરતા વધારે ન હોય તે 1 2 × 50 𝜇𝑠 તરંગોના ઇમ્પલ્સનો ઉપયોગ કરીને બનાવેલા પરીક્ષણ દ્વારા નક્કી કરવામાં આવે છે ખરેખર આ ખૂબ જ છે તમે જાણો છો આ ભલામણ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં જ્યારે તમે પ્રયત્ન કરશો ત્યારે આ ચોક્કસ 1 2 × 50 નહીં પણ તે મૂલ્યની આસપાસ તે હશે તેથી ખાસ કરીને ટ્રાન્સફોર્મર માટે ઇમ્પલ્સ ટેસ્ટ જો તમે આવું કરો છો તો તમને તે આદર્શ મૂલ્ય નહીં મળે પરંતુ આ તે સ્ટાંડર્ડ છે જે તમારે ફક્ત તેની આજુબાજુ જોવું પડશે તેથી BIL કે જે તમારુ બેઝિક ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન છે સામાન્ય રીતે તે લાઇનના મહત્તમ મૂલ્યના એકમ દીઠ તટસ્થ વોલ્ટેજ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે 340 kV લાઇન માટે કહો માની લો કે 340 kV કહે છે કે તે 1 pu પહેલા સમાન છે આ 345√3 તેથી લાઇન થી ન્યૂટ્રલ તમે બનાવ્યા પછી √2 થી ગુણાકાર કરીને તેનો અર્થ એ કે ટોચનું મૂલ્ય તેથી તે 282 kV હશે જે 1 per unitયુનિટ દીઠ છે ઉદાહરણ તરીકે જો તે 345 kV છે તો 345√3 એ લાઇન થી ન્યૂટ્રલ છે જે ફેઝ વોલ્ટેજ છે અને √2 થી ગુણાકાર થાય છે તેથી તે ટોચનું મૂલ્ય હશે જે 282 kV છે તેથી માની લો કે જો તમારી પાસે 2 7 pu નું BIL છે જેનો અર્થ છે 2 7 × 282 કારણ કે 1 pu બરાબર 282 kV છે તે તમને 760 kV બરાબર આપશે તેથી તમારા ઇમપ્લસ ઇન્સ્યુલેશન લેવલનો આ તમારો મૂળભૂત વિચાર છે હવે આગળ એ વીથસ્ટેન્ડ વોલ્ટેજ છે તે BILબીઆઈએલ હતું જે કોઈ પણ ફ્લેશઓવર વિના ઉપકરણો પર વારંવાર લાગુ કરી શકાય છે પછી વિક્ષેપિત ચાર્જડિસરપ્ટિવ ચાર્જ પંચર અથવા સ્પષ્ટ પરીક્ષણની સ્થિતિ હેઠળ અન્ય ઇલેકટ્રીકલ ભંગાણ તેથી જ્યારે પણ તેઓ ઉપકરણોનું પરીક્ષણ કરે છે ત્યારે તેઓ તમામ પ્રકારની વસ્તુઓનું પરીક્ષણ કરે છે આ ખરેખર વીથસ્ટેન્ડ વોલ્ટેજવોલ્ટેજ સામે ટકી રહે છે હવે બીજી વસ્તુ એ ચોપડ્ વેવ ઇન્સ્યુલેશન લેવલ છે બરાબર આ પરીક્ષણમાં જે બન્યું તે તે જ આકારના સમાન આકારના તરંગોનો ઉપયોગ કરીને પરીક્ષણ દ્વારા નક્કી કરવામાં આવે છે તે 1 2 × 50 𝜇𝑠 કે તરંગ આકાર BIL ને નિર્ધારિત કરવા માટે તેથી ત્યાં બેઝિક ઇમપ્લસ ઇન્સ્યુલેશન લેવલ છે અપવાદ સાથે કે આપણે 3𝜇𝑠 પછી જે રીતે કાપ્યુંચોપડ્ તેનો અર્થ એ કે તે લાગુ થાય છે પરંતુ તે પછી તે 3 𝜇𝑠 પર chopped અદલાબદલી કરવામાં આવે છે તેથી જો ત્યાં કોઈ માહિતી નથી તો અદલાબદલી તરંગનું સ્તર એ ઉદાહરણ તરીકે ઓઇલફિલ્ડ સાધનો માટે BIL ના 1 15 ગણા હોવાનું માનવામાં આવે છે દા ટ્રાન્સફોર્મર તેથી ડ્રાય પ્રકારનાં ઇન્સ્યુલેશન માટે તે BILબીઆઇએલની બરાબર હોવાનું માનવામાં આવે છે તેથી કેટલાક પ્રાયોગિક સેટઅપ તેઓ કરે છે અને તેઓ chopped wave માટે 1 15 ગણા લે છેબરાબર જો તમને કોઈ માહિતી ન મળે તો તેઓ માની લેશે કે ઓઇલફિલ્ડ સાધનો માટે બી 15 ગણુ છે ઉદાહરણ તરીકે ટ્રાન્સફોર્મર તેથી હવે પછી ક્રિટિકલ ફ્લેશઓવર વોલ્ટેજ તેઓ CFO કહે છે ફ્લેશઓવર અથવા ડિસરપ્ટીવ ડિસ્ચાર્જની 50 ટકા સંભાવના માટેનો પીક વોલ્ટેજ આને તમારા ક્રિટિકલ ફ્લેશઓવર વોલ્ટેજ કહેવામાં આવે છે હવે ફ્લેશઓવર અથવા ઇન્સ્યુલેશનના પંચર માટે ઇમપ્લસ ગુણોત્તર ઇમપ્લસ ઇશ્યુ તે પીક મૂલ્ય માટે ઇમપ્લસ પીક વોલ્ટેજનો ગુણોત્તર છે તમે સાંભળો છો તે 50 થી 60 ના પીક મૂલ્યમાં જે પણ ઇમપ્લસ પીક વોલ્ટેજનો ગુણોત્તર છે ક્યાં તો 50 હર્ટ્ઝ સિસ્ટમ અથવા 60 હર્ટ્ઝ સિસ્ટમ એટલા માટે જ હું ફ્લેશઓવર અથવા પંચર માટે તેને 5060 હર્ટ્ઝ વોલ્ટેજ બનાવી રહ્યો છું તેથી બીજા શબ્દોમાં કહીએ તો તે સર્જ ફ્રીક્વન્સી પર બ્રેકડાઉન વોલ્ટેજ અને નોર્મલ સિસ્ટમ ફ્રીક્વન્સી પર બ્રેકડાઉન વોલ્ટેજનો ગુણોત્તર છે કારણ કે જ્યારે તમે ધ્યાનમાં લેતા હો કે તે ઇમપ્લસ પીક વોલ્ટેજનો ગુણોત્તર છે તેથી મૂળભૂત રીતે તે સર્જ ફ્રીક્વન્સી પર બ્રેકડાઉન વોલ્ટેજ અને નોર્મલ સિસ્ટમ ફ્રીક્વન્સી પર બ્રેકડાઉન વોલ્ટેજ છે આને ઇમપ્લસ ગુણોત્તર કહેવામાં આવે છે તેથી આ સિદ્ધાંત છે ફક્ત સંખ્યાત્મક જ નહીં પરંતુ તમારે આ બધી બાબતોને બરાબર જાણવી પડશે હવે ઇન્સ્યુલેશન આગળ ઇન્સ્યુલેશન કોર્ડિનેશન છે આ એકદમ મહત્વપૂર્ણ છે તેથી ઇન્સ્યુલેશન કોર્ડિનેશન એ પાવર સિસ્ટમના વિવિધ ઘટકોના યોગ્ય ઇન્સ્યુલેશન સ્તર અને તેમની ગોઠવણી નક્કી કરવાની પ્રક્રિયા છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો તે ઇન્સ્યુલેશન સ્ટ્રક્ચરની પસંદગી છે જે વોલ્ટેજ સ્ટ્રેસનો સામનો કરશે જેમાં સિસ્ટમ અથવા સાધનસામગ્રીને યોગ્ય સર્જ એરેસ્ટર સાથે મળીને આધીન કરવામાં આવશે ખરેખર આ કોર્સમાં લાઇટનીંગ એરેસ્ટર આવરી લેવાશે નહીં પરંતુ તમારી પાસે જો તમે કોઈપણ પાવર સ્ટેશન અથવા સબસ્ટેશન પર જાઓ છો તો તમને ત્યાં લાઈટનિંગ એરેસ્ટર જોવા મળે છે હવે તેથી જ બીજા શબ્દોમાં તે ઇન્સ્યુલેશન સ્ટ્રક્ચરની પસંદગી છે જે વોલ્ટેજ સ્ટ્રેસનો સામનો કરશે કે જેના પર સિસ્ટમ અથવા સાધનસામગ્રી યોગ્ય સર્જ એરેસ્ટર સાથે મળીને આધીન કરવામાં આવશે તેનો અર્થ એ કે ખાસ કરીને આ મહત્તમ સ્વીચ અથવા ઇમપ્લસ અથવા સર્જ લાઇટનીંગ સ્ટ્રોકને કારણે આવે છે તેથી આ જ કારણ છે કે લાઇટનીંગ એરેસ્ટરને એવી ફેશનમાં ડિઝાઇન કરવામાં આવી છે કે તે ઉપકરણોને સુરક્ષિત કરી શકે અને જ્યારે તેઓ તમામ પ્રકારની વસ્તુઓની ડિઝાઇન કરે છે ત્યારે તેઓ તે મુજબના તમામ ખરાબ કેસોને ધ્યાનમાં લે છે કે તે મુજબ સર્જ એરેસ્ટરનું રેટિંગ નક્કી કરવામાં આવશે જેમ કે તે તમને જાણીતા ઉપકરણોને સુરક્ષિત કરી શકે છે ઉદાહરણ તરીકે તે સબસ્ટેશન છે બરાબર આ પ્રક્રિયા વોલ્ટેજ સર્જની જાણીતી લાક્ષણિકતા અને સર્જ એરેસ્ટર્સની લાક્ષણિકતા દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તમારા જેને તમે લાઈટનિંગ એરેસ્ટર કહો છો તેના વિવિધ પ્રકારો તે આ કોર્સના અવકાશની બહાર છે હવે ઇન્સ્યુલેશન અને ઇલેક્ટ્રિકલ ક્લિયરન્સની જરૂરિયાત નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવા માટે 3 અલગ અલગ વોલ્ટેજ સ્ટ્રેસ છે પ્રથમ વસ્તુ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની રચના માટે છે એક છે 50 અથવા 60 Hertz પાવર વોલ્ટેજ લાઇટનીંગ સર્જ વોલ્ટેજ અને સ્વિચિંગ સર્જ વોલ્ટેજ વિવિધ પ્રકારની સ્વિચિંગ એ સાહિત્યમાં પણ છે પરંતુ મેં તે બાબતો છોડી દીધી છે પછી જે કંઈપણ મૂળભૂત બાબતો છે તેના માટે તે વધુ સમય લેશે ખરેખર આપણે જે વસ્તુઓ શીખવાની જરૂર છે ફક્ત તે જ જોઇશું તેથી લાઇટનીંગ સર્જ વોલ્ટેજ અને સ્વિચિંગ સર્જ વોલ્ટેજ પરંતુ આ લાઇટનીંગ સર્જ વોલ્ટેજ ખૂબ ગંભીર છે તેથી પ્રત્યેક ઇન્સ્યુલેશન એલીમેન્ટ પર ટ્રાંઝિઇંટ અને પાવર ફ્રિકવંસી વોલ્ટેજ સ્ટ્રેસ બંનેના કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી ટ્રાન્સમિશન સિસ્ટમ માટે ઇન્સ્યુલેશન પસંદ કરેલ છે તેથી એક એ છે કે તમે જાણો છો તે ઇન્સ્યુલેશન શું છે મારો અર્થ એ છે કે તે પાવર આવે છે પરંતુ ત્યાં ઘણી તકનીકી વસ્તુઓ છે અને આ ઇન્સ્યુલેશન તમે મુખ્ય વસ્તુમાંની એક નથી ખાસ કરીને તેઓ આ પ્રકારના લાઇટનીંગ સ્ટ્રોકથી અથવા સ્વિચિંગ સર્જથી થતા ફોલ્ટ્સખામીથી બચાવે છે તેથી તે પ્રકારની વસ્તુમાં ઇન્સ્યુલેશન નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તેથી સામાન્ય રીતે લાઇટનીંગ ઇમપ્લ્સ વોલ્ટેજમાં સૌથી વધુ મૂલ્યો હોય છે અને વોલ્ટેજ વધારાનો સૌથી વધુ દર તેથી આ બધામાં લાઇટનીંગ સ્ટ્રોક એ ગંભીર છે હવે તેથી યોગ્ય રીતે કરવામાં આવેલા ઇન્સ્યુલેશન કોર્ડીનેશન નીચેના પ્રદાન કરે છે ખાતરી આપવામાં આવે છે કે પ્રદાન કરેલ ઇન્સ્યુલેશન તમામ સામાન્ય ઓપરેટિંગ તણાવ અને મોટાભાગના અસામાન્ય મુદ્દાનો સામનો કરશે તેનો અર્થ એ કે તમે જે પણ ઇન્સ્યુલેશન કરો છો તે સામાન્ય ઓપરેટિંગ તાણનો બરાબર સામનો કરશે સાથે સાથે મેં તમને કહ્યું હતું કે ઘણા અસામાન્ય જેવા કે સ્વિચીંગ સર્જિસ લાઇટનીંગ સર્જિસ અથવા બીજા કેટલાક ફોલ્ટ છે તેથી બધા અસામાન્ય તે ટકાવી રાખશે પછી લાઇટનીંગ અને સ્વિચિંગ સર્જને કારણે ઓવર વોલ્ટેજનો કાર્યક્ષમ સ્રાવ તેમજ અન્ય તમે જેને તમે આંતરિક કારણો કહો છો તેથી લાઇટનીંગ અને સ્વિચિંગ સર્જ તેમજ અન્ય આંતરિક કારણોને લીધે તે ઓવર વોલ્ટેજનું કાર્યક્ષમ ડિસ્ચાર્જ તેથી આ બધી વસ્તુઓના ઇન્સ્યુલેશનને ટકાવવાનું છે તેને તમામ પ્રકારની વસ્તુઓનો સામનો કરવો પડશે નંબર 3 છે ભંગાણ ફક્ત બાહ્ય ફ્લેશઓવરને કારણે થશે બાહ્ય ફ્લેશઓવરને કારણે ભંગાણની સંભાવના છે અને બીજી વાત એ છે કે જે સ્થાનો પર તમારું ભંગાણ થાય છે તે ઊંચા ભંગાણને કારણે અથવા નહીં અથવા તુલનાત્મક રીતે સામાન્ય નુકસાન પહોંચાડે છે જો ત્યાં ભંગાણ થાય છે તો નુકસાન પણ સામાન્ય હોવું જોઈએ પરંતુ પ્રસંગોપાત તે તમારું થાય છે જેને ઉદાહરણ તરીકે કહેવામાં આવશે જ્યારે હું પ્રખ્યાત વ્યક્તિના કેટલાક વ્યાખ્યાન સાંભળતો હતો ત્યારે કહેવું જ્યારે તે ખૂબ જ રસપ્રદ બાબત હોય માની લો કે જ્યારે તમે પરીક્ષણ કરી રહ્યા છો તો માની લો કે તમે પરીક્ષણ કર્યું છે કહો કે 200 સમાન સાધનો 200 નંબરો કહો બને તેટલું જલ્દી તમે પરીક્ષણ કરી રહ્યા હોવ ત્યારે તમને લાગે છે કે તમારું પરીક્ષણ બરાબર છે પરંતુ પછી માની લો 200 સમાન સાધનો બરાબર છે અને પરંતુ પરીક્ષણ પછી તમને ખબર નથી કે 200 માંથી 1 કે 2 ને નુકસાન થઈ ગયું છે પરંતુ તમે નથી જાણતા કારણ કે જ્યારે તમે પરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તે બરાબર હતા તેથી તે ઉપકરણોમાં છુપાયેલા પ્રકારના દોષ કહેવાય છે તેથી ત્યાં પણ તે વસ્તુ હોવાની સંભાવના છે બરાબર તેથી પરંતુ કોઈપણ રીતે જ્યારે આપણે તે સમયે પરીક્ષણ કર્યું ત્યારે આપણને મળ્યું કે તે બધું સ્પષ્ટ છે પરંતુ આપણે જાણતા નથી કે કદાચ 1 અથવા 2 ઘણાં બધાં ઉપકરણોમાંથી પરીક્ષણ પછી ખામીયુક્ત થઈ ગયા છે કારણ કે આપણે તે પછી સીધા પરીક્ષણ નથી કરી રહ્યા આપણે તે તમારા ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ તેથી આને હિડન ફોલ્ટ કહેવામાં આવે છે કે આપણે તે વસ્તુઓ વિશે ચર્ચા કરીશું નહીં તેથી શું ઇન્સ્યુલેશન કોર્ડીનેશનમાં ખરેખર નીચેનાનો સમાવેશ થાય છે પ્રથમ વસ્તુ લાઇન ઇન્સ્યુલેશન બીઆઈએલ મૂલ્યની પસંદગી અને અન્ય ઉપકરણો ના ઇન્સ્યુલેશન સ્તર ની નિર્ધારિતતા છે અને આ લાઇટનીંગ એરેસ્ટરની પસંદગી આ કોર્સમાં અભ્યાસ કરાશે નહીં પરંતુ પ્રકાશની પસંદગી આપણે તે લાઈટનિંગ એરેસ્ટરની યોગ્ય રેટિંગ ડિઝાઇન કરવી પડશે તેથી ટ્રાન્સમિશન લાઇનો માટે કહો કે 345 kV સુધી લાઇન ઇન્સ્યુલેશન ફક્ત લાઇટનીંગ ફ્લેશઓવર રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ જો તે 30 345 કેવી પર હોય તો લાઇન ઇન્સ્યુલેશન કાં તો સ્વિચિંગ સર્જ વિચારણા દ્વારા અથવા લાઈટનિંગ ફ્લેશઓવર રેટ દ્વારા નક્કી કરી શકાય છે તેથી કારણ કે વોલ્ટેજનું સ્તર ખૂબ જ ઊંચું છે તેથી ઇન્સ્યુલેશન સ્તર તમે જે પણ જુઓ તે સ્વિચિંગ સર્જ વિચારણા અથવા લાઇટનીંગ ફ્લેશઓવર રેટ દ્વારા નક્કી થશે જેથી ખરેખર તે પરીક્ષણ તમે જાણો છો કે ઇન્સ્યુલેશન કેટલા સમય સુધી ટકાવી શકે છે જેને તમે કહો છો તે વોલ્ટેજ સ્તર પર મને તમારુ ખબર નથી કે તમે ટ્રાન્સફોર્મર વિન્ડિંગનું ઇન્સ્યુલેશન જોયું છે કે નહીં તેઓ કેવી રીતે તેઓ ટ્રાન્સફોર્મર વિન્ડિંગ માટે ઇન્સ્યુલેશન બનાવે છે જો તમારી પાસે કંઈપણ હોય તો તમે જોઈ શકો છો 1 ખુલ્લું ટ્રાન્સફોર્મર વિન્ડિંગ અને પ્રત્યેક વિન્ડિંગ તેઓ કેવી રીતે ઇન્સ્યુલેટેડ કરે છે પછી તમે જોશો ઇન્સ્યુલેશન વસ્તુ વિશે કેટલાક સારા વિચારો હશે ઇન્સ્યુલેશન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી 345 kV ઉપર સ્વિચિંગ સર્જિસ એ ફ્લેશઓવર વિચારણાનું મુખ્ય પરિબળ બને છે અને ઇન્સ્યુલેશન ડિઝાઇનને સંભવિત રીતે નિયંત્રિત કરશે તેથી જો વોલ્ટેજનું સ્તર 345 kV થી ઉપર છે તો પછી કહેવું જ જોઈએ સ્વિચિંગ સર્જિસ ફ્લેશઓવરની વિચારણામાં મુખ્ય પરિબળ બને છે તેથી હવે સ્વિચિંગ સર્જના કારણે ફ્લેશઓવરની સંભાવના એ લાઈન ઇન્સ્યુલેશન લાક્ષણિકતાનું ફંકશનકાર્ય છે અને સર્જિસના પરિમાણ ની અપેક્ષા બરાબર તેથી સ્વીચિંગ સર્જિસમાંથી ફ્લેશઓવરની સંભાવનાને ખૂબ ઓછી કરવા માટે કાર્યરત ઇન્સ્યુલેટરની સંખ્યા કદાચ પસંદ કરવામાં આવી છે તેથી આ બધા પરિબળોને તમારે ખરેખર ધ્યાનમાં લેવા પડશે હવે સ્વિચિંગ સર્જ ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન તાકાત એ પરીક્ષણો પર આધારિત છે જે સિમ્યુલેટેડ ટાવર્સ પર કરવામાં આવે છે તેથી તમારે તેને બનાવવા માટેના તમામ પ્રકારના પરીક્ષણો સ્વીચિંગ સર્જ ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન તાકાત એ પરીક્ષણો પર આધારિત છે જે સિમ્યુલેટેડ ટાવર પર કરવામાં આવ્યા છે તેથી તમે તેને મૂકતા પહેલાં તમામ પ્રકારનાં ઇન્સ્ટોલેશનને તમે જાણો છો કે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે તમામ પ્રકારના પરિબળો તમામ પ્રકારના પરીક્ષણો ફક્ત સીધા ઉત્પાદન કરે છે અને તમે તેને તે પછી મૂકતા નથી કે તે ચકાસી શકે છે કે કેમ તે ટકાવી શકે છે અથવા તે બધા ઉચ્ચ વોલ્ટેજ સ્ટ્રેસ નથી હવે એક વધારાનો ઉચ્ચ વોલ્ટેજ સ્તર અને ઇન્સ્યુલેશન લંબાઈમાં વધારો એ શક્તિનો સામનો કરવા બદલતા સ્વિચિંગમાં પ્રમાણસર વધારો પ્રદાન કરતો નથી તો પછી આપણે ઇન્સ્યુલેશનની લંબાઈ વધારવાનો અર્થ એ નથી કે તે પ્રમાણમાં સ્વિચિંગ સર્જની શક્તિમાં વધારો કરે છે આ ટાવરની સપાટીની નિકટતાને કારણે થતાં ઇલેક્ટ્રિક ક્ષેત્રની વિકૃતિને કારણે છે અને તેને પ્રોક્ષીમીટી ઇફેકટનિકટતા અસર કહેવામાં આવે છે કારણ કે પ્રોક્ષીમીટી ઇફેકટ લાઇટનીંગ ઇમપ્લ્સથી સંબંધિત નથી તેથી વધારાના ઊંચા વોલ્ટેજ સ્તર પર ઇન્સ્યુલેશન મૂલ્યોને સ્વિચીંગ સર્જ ધ્યાનમાં લેવામાં આવે છે તેથી વધારાના ઉચ્ચ વોલ્ટેજ સ્તર પર સ્વિચિંગ સર્જ વસ્તુ એ ઇન્સ્યુલેશન માટેની મુખ્ય ચિંતા છે સબસ્ટેશનની રચનામાં ઉપયોગમાં લેવાતા મહત્તમ સ્વીચિંગ સર્જ લેવલ ક્યાં તો સિસ્ટમ પર સ્થાન લઈ શકે તે મહત્તમ સર્જ અથવા તો લાઈટનિંગ એરરેસ્ટરનો રક્ષણાત્મક સ્તર છે જે એરેસ્ટર મહત્તમ સ્વિચિંગ સર્જ છે જે સ્ટેશનમાં પ્રવેશ કરશે તેથી તમારે એવી ફેશનમાં લાઈટનિંગ એરેસ્ટરની રચના કરવી પડશે કે તે મહત્તમ સ્વિચિંગ સર્જ કરી શકે કે જે ત્યાંના વિવિધ એરેસ્ટર્સને પસંદ કરવા માટે તમારે ત્યાં કરંટ રેટિંગને તે એરેસ્ટરે મંજૂરી આપવી પડશે તેથી આ નોંધપાત્ર વસ્તુ છે પરંતુ મેં સબસ્ટેશનમાં જોયું છે કે લાઈટનિંગ એરરેસ્ટરને કારણે પણ ભારે વીજળી પડવાથી મેં જોયું છે કે એરરેસ્ટર પણ તેથી લાઈટનિંગ એરરેસ્ટર પણ નિષ્ફળ હતું આ મેં ભૂતકાળમાં જોયું હતું ક્યાંક સબસ્ટેશનમાં અમને મળ્યું હતું તે કારણે કે એરેસ્ટર નિષ્ફળતાને કારણે કેટલાક અન્ય સાધનોને પણ નુકસાન થયું હતું તેથી કોઈએ ખૂબ કાળજી લેવી પડશે દરેક પ્રકારની વસ્તુઓની રચના કરવા માટે ખાસ કરીને તમામ ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે તે તમારા લાઇટનીંગ સ્ટ્રોક સ્વિચિંગ સર્જિસ વગેરેને કારણે છે તેથી સબસ્ટેશનમાં ઇન્સ્યુલેશન કોર્ડીનેશન માટે 50 અથવા 60 Hertz વોલ્ટેજ સામે ટકી રહેવા માટે લાગુ લઘુત્તમ એરેસ્ટર રેટિંગની પસંદગી અને સાધનોની પસંદગીમાં ઇન્સ્યુલેશન લેવલ હોય છે જેને એરરેસ્ટર દ્વારા સુરક્ષિત કરી શકાય છે તેથી સબસ્ટ્રેશનમાં એરેસ્ટર ડિઝાઇન લાઈટનિંગ એરેસ્ટરની પસંદગી મુખ્ય મહત્વની છે તેથી ટ્રાંઝીઇન્ટ નેટવર્ક એનાલાઇઝર એ તમારા અધ્યયનમાં સ્વિચિંગ સર્જ લેવલનો પણ ઉપયોગ કરી શકાય છે જે સબસ્ટેશન પર થઈ શકે છે યોગ્ય ઇમપ્લ્સ ઇન્સ્યુલેશન નક્કી કરવા અને સંકલન કરવા અને સબસ્ટેશન ઉપકરણમાં આવશ્યક સ્વિચિંગ સર્જ તાકાત પરિણામ નક્કી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જો તમે કોઈપણ સબસ્ટેશન પર જાઓ છો ત્યારે તમને આ લાઈટનિંગ એરેસ્ટર જોવા મળશે અને તમે એક વાર આ સ્પષ્ટરૂપે અંતરથી મુલાકાત લો ત્યારે કહેશો કે તમે જાઓ અને લાઈટનિંગ એરેસ્ટર્સ જેવી આ બધી વસ્તુઓ જુઓ પછી CT જે કરંટ ટ્રાન્સફોર્મર છે પછી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ કેવી રીતે કરંટ ટ્રાન્સફોર્મર્સ કનેક્ટ થયેલ છે પછી ઇન્સ્યુલેટર પછી ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર્સ દરેક અને બધુ કોઇ શીખી શકે છે તેથી એરેસ્ટર સ્થાન અને સંરક્ષિત ઇન્સ્યુલેશન વચ્ચેનું અંતર રિફ્લેક્શન્સને કારણે ઇન્સ્યુલેશન પર લાદવામાં આવેલા વોલ્ટેજને અસર કરે છે જુઓ ત્યાં ઘણી વસ્તુઓ છે તેથી ઉછાળાની તીવ્રતા તેના પર નિર્ભર છે કે સબસ્ટેશનને કેટલી સારી રીતે શીલ્ડેડ કરવામાં આવ્યું છે આનો અર્થ એ કે તમારે સબસ્ટેશન સ્ટ્રક્ચરના સબસ્ટેશન ઇન્સ્યુલેશન લેવલ અને ઇનકમિંગ લાઇન ઇન્સ્યુલેશનનું રક્ષણ કરવું પડશે તેથી આ બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એક તે છે સબસ્ટેશન સ્ટ્રક્ચરનું ઇન્સ્યુલેશન લેવલ અને ઇનકમિંગ લાઇન ઇન્સ્યુલેશન ટ્રાવેલીંગ વેવ એ ડેડ એન્ડ સ્ટેશન પર આવતા જે સબસ્ટેશનના અંતમાં આવે છે તેથી ડેડ એન્ડ સ્ટેશન એરેસ્ટરમાં ડિસ્ચાર્જ કરંટ મહત્તમ વોલ્ટેજ દ્વારા નક્કી કરવામાં આવે છે જે લાઇન ઇન્સ્યુલેશન પરવાનગી આપી શકે છે તમને તે જાણવાની મંજૂરી આપે છે તેથી જે પણ મહત્તમ વોલ્ટેજ અથવા સ્ટ્રેસ છે જે લાઇન ઇન્સ્યુલેશન મંજૂરી આપી શકે છે તેના આધારે ફક્ત આપણી પાસે લાઈટનિંગ એરેસ્ટર કરંટ કે જેને કહો છો તે શોધવામાં આવે છે તે લાઈનના સર્જ ઇમપેડન્સ દ્વારા અને એરેસ્ટરની વોલ્ટેજ લાક્ષણિકતા દ્વારા હવે તેથી ફક્ત જે હું લખું છું તે એક એરેસ્ટરનો ડિસ્ચાર્જ કરંટ વ્યક્ત કરી શકાય છે કારણ કે તે સામાન્ય રીતે I એરેસ્ટર તરીકે આપવામાં આવે છે તે V એ ખરેખર તમારા ઇનકમીંગ સર્જ વોલ્ટેજની તીવ્રતા બરાબર છે અને 𝑉𝑎𝑟 એ એરેસ્ટેડ ટર્મિનલ વોલ્ટેજ છે હવે તેથી આ રીતે આ તમારો 𝐼𝑎𝑟 એ એરેસ્ટર કરંટ V એ ઇનકમીંગ સર્જ વોલ્ટેજની કિંમત 𝑉𝑎𝑟 એ એરેસ્ટેડ ટર્મિનલ વોલ્ટેજ અને 𝑍𝑐 એ લાઇનનો સર્જ ઇમપેડન્સ છે તેથી આકૃતિ સત્તર ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન આકૃતિ 17 બતાવે છે હું તમને બતાવીશ ઉદાહરણ તરીકે ટ્રાન્સફોર્મર અને સર્જ એરેસ્ટરના ઓઇલફિલ્ડ સાધનો વચ્ચેના ઇન્સ્યુલેશન કોર્ડીનેશનને બતાવે છે એરેસ્ટેડ ઇમપ્લ્સ સ્પાર્ક ઓવર વોલ્ટેજની તુલના ટ્રાન્સફોર્મરના ચોપડ્ વેવ ટેસ્ટ લેવલ સાથે કરવામાં આવે છે વધુ અર્થપૂર્ણ તુલના એ એરેસ્ટેડ સ્પાર્કની તરંગ ફ્રન્ટ ટેસ્ટ સાથેની તુલના હોઇ શકે મતલબ કે આ તે છે કે આ તમારી ખરેખર આકૃતિ છે તે આકૃતિ 18 છે ખરેખર તે આકૃતિ 18 હોવી જોઈએ આ આકૃતિ 18 છે તેથી આ કિસ્સામાં જો તમે આ જુઓ કે તમારો વેવ ફ્રન્ટ આ તે વેવ ફ્રન્ટ એ વોલ્ટેજ સામે ટકી શકે છે તેથી હવે પછીથી તે સાધનસામગ્રીના કેટલાક વોલ્ટેજ સમય આલેખન સામે તમે કહો છો તે તમારા સુધી પહોંચે છે પછી આ એક ચોપડ્ વેવ ટકી રહે છે અને આ BIL બીઆઈએલ સંપૂર્ણ તરંગ સામે ટકી રહે છે અને આ curve એ એરેસ્ટરની ડિસ્ચાર્જ વોલ્ટેજ લાક્ષણિકતા છે આ વેવ ફ્રન્ટ સ્પાર્ક ઓવર વોલ્ટેજ છે આ બાજુ એકમ દીઠ વોલ્ટેજ છે આ બાજુ તમારો માઇક્રોસેકન્ડમાં સમય છે આ ઇમપ્લ્સ વોલ્ટેજ તરંગ વધી રહ્યા છે તે વધે છે અને આ તે સમયે તમારો મહત્તમ વોલ્ટેજ ડિસ્ચાર્જ છે કારણ કે જો તમે જુઓ વળાંકમાં આ મહત્તમ વોલ્ટેજ ડિસ્ચાર્જ છે અને આ તમારા એરેસ્ટરની ડિસ્ચાર્જ વોલ્ટેજ લાક્ષણિકતા છે તેથી આ સંરક્ષણ યોજનાનો લઘુતમ ગાળો છે આ અંતર ન્યૂનતમ છે આ સાધન અદલાબદલી તરંગનો પ્રતિકાર કરવા વોલ્ટેજ સમયનો વળાંક છે આ બિંદુએ કેટલાક તરંગ અદલાબદલી થાય છે તેથી આ એક ચોપડ્ વેવ સામે ટકી શકે છે અને આ વેવ ફ્રન્ટ ટકી રહે છે તેથી આ ખરેખર આકૃતિ 18 છે આ ઓઇલફિલ્ડ ઉપકરણો વચ્ચેના ઇન્સ્યુલેશન કોર્ડીનેશનનું ચિત્રણ છે અને સર્જ એરેસ્ટર આને ટ્રાન્સફોર્મર કહેવાય છે તેથી આ બધી વસ્તુઓ તમારી પાસે છે એક તમારી પાસે છે સમજો અહીં બહુ ગણિત નથી અહીં માત્ર થોડી થિયરી સમજણ છે ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું